હવે હું એક મહત્વપૂર્ણ ખ્યાલ પર ચર્ચા કરીશ જે પછીથી સર્કિટના સંદર્ભમાં ફરી મુલાકાત લેશે રેખીયતા હમણાં આપણે ફક્ત મૂળભૂત એલિમેન્ટોની ચર્ચા કરી છે તેથી આપણે ફક્ત મૂળભૂત એલિમેન્ટોની રેખીયતાની ચર્ચા કરીશું પછીથી આપણે તેને આખા સર્કિટ્સની રેખીયતામાં વિસ્તૃત કરીશું તેથી સવાલ એ છે કે આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા એલિમેન્ટોમાં કયા એલિમેન્ટો રેખીય છે હવે રેખીયતાનો અર્થ શું થાય છે તેનો મૂળભૂત અર્થ એ છે કે તે એલિમેન્ટની લાક્ષણિકતાઓ રેખીય છે તે સુપરપોઝિશન નું પાલન કરે છે અને આનો અર્થ શું છે તેથી જો આપણે કહીએ કે તમારી પાસે V1 વોલ્ટ છે અને જેના લીધે I1 પ્ર્વાહ વહે છે અને વોલ્ટેજ V2 દ્વારા I2 પ્રવાહ વહે છે જો તમે વોલ્ટેજ αV1 βV2 લાગુ કરો તો સુપર પોઝિશનનો અર્થ શું છે βV2 જે આ બે વોલ્ટેજનું રેખીય સંયોજન છે તે આ પ્ર્વાહનુ પરિણામ છે જે α I 1 I 2 છે જે α અને β ના સમાન રેખીય સંયોજન છે તેથી તેનો સ્પષ્ટ અર્થ એ છે કે જો તમે V1 ની કિંમત બમણી કરો છો તો તમે પ્રવાહના બમણા ભાગ મેળવશો જો તમે V1 ના મૂલ્ય ને તેના પહેલાંના મૂલ્ય થી અડધા ભાગ ના બનાવશો તો તે તમને અડધા અસલ પ્રવાહ અને વધુ આપે છે હવે અલબત્ત મેં અહીં વોલ્ટેજ અને પ્ર્વાહ લીધા છે પરંતુ આ સામાન્ય છે જે સિસ્ટમ પર લાગુ થઈ શકે છે જો તમારી પાસે ચોક્કસ ઉત્તેજના અને ચોક્કસ પ્રતિભાવો છે જો ઉત્તેજનાનો પ્રતિસાદ પ્રમાણસર હોય તો તે રેખીય હોય અથવા બીજા શબ્દોમાં જો ઉત્તેજના તમને એક પ્રતિસાદ આપે છે ઉત્તેજના તમને બે પ્રતિસાદ આપે છે જો પ્રતિભાવ બે પછી આ રેખીય સંયોજન એ પણ જો બંને ઉત્તેજના ના સમાન અથવા તો રેખીય આવવી જોઈએ ટુંકમા આ બે અનુરૂપ પ્રતિક્રિયાઓ નું સંયોજન છે તેથી જો આ તમને સમ્જાયુ નથી તો આપણે ઉદાહરણોની ચર્ચા કરશું એટલે પછી તરત જ તે સ્પષ્ટ થઈ જશે તો ચાલો આપણે એક અવરોધ લઈએ વોલ્ટેજ V અને પ્ર્વાહ I એ એકબીજાની સાથે સમપ્રમાણમાં છે આ તરત જ તમને કહેશે કે તે રેખીય છે તમારામાંના રેખીયતા સાથે પરિચિત લોકો માટે આ વસ્તુ જાણીતી છે પરંતુ આપણે તેને કોઈપણ સંજોગોમાં એક ઉદાહરણ દ્વારા જોઇશું તો તેનો અર્થ એ થાય કે જ્યારે પ્ર્વાહ I1 હતો ત્યારે વોલ્ટેજ V1 હતો સ્પષ્ટપણે રેઝિસ્ટર એ ઓહ્મ ના નિયમ નું પાલન કરે છે અને V1 બરાબર I1 R અને ત્યા પ્ર્વાહ I2 અને વોલ્ટેજ V2 છે તો અહીંયા વોલ્ટેજ V 2 બરાબર I2 R થશે હવે શું થાય છે જો પ્ર્વાહ αI1 βI 2 હોય તો વોલ્ટેજ જે અલબત્ત α V1 β V2 છે તે લખી શકાય છે જો આપણે પ્ર્વાહ I1 લાગુ કર્યું હોય તો આપણી પાસે વોલ્ટેજ V 1 હોત પરંતુ આપણે I 2 લાગુ કર્યું છે તેથી આપણને V2 મળશે તેથી જો આપણે રેખીય સંયોજન αI1 βI 2 લાગુ કરીએ તો આપણને સમાન રેખીય સંયોજનના જવાબો α V1 β V2 મળશે તેથી રેઝિસ્ટર એ રેખીય એલિમેન્ટ છે તેથી જો તમારી પાસે કોઈ સંબંધ છે જે આની જેમ પ્રમાણ બતાવે છે તો તે એક રેખીય એલિમેન્ટ છે અને આની આવશ્યક સુવિધા એ છે કે જો I0 લઉ તો V 0 હશે તેથી ઉત્તેજના શૂન્ય હોય તો પ્રતિભાવ પણ શૂન્ય હશે ચાલો હવે આ પરીક્ષણને અન્ય એલિમેન્ટો ખાસ કરીને વોલ્ટેજ સ્ત્રોત અને પ્રવાહ સ્ત્રોત પર અજમાવીએ કારણ કે તેઓ મૂંઝવણભર્યા થઈ શકે છે કેટલીકવાર તમે અરજી કરી શકો છો હું રેખીયતાની વ્યાખ્યા આપીશ અને તેને રેખીય કહીશ પણ તે નથી તો ચાલો વોલ્ટેજ સ્ત્રોત જોઈએ તે વીજ પ્રવાહ ને જાળવી રાખે છે જે સુવાહક માંથી પ્રવાહ પસાર થાય છે અને તેમના વચ્ચે નો સંબંધ સીધી લીટી દ્વારા આપવામાં આવે છે તો આ V છે આ V0હશે હવે કેટલીકવાર આ મૂંઝવણ ઉભી થાય છે કારણ કે લાક્ષણિકતાઓમાં તે સીધી રેખા હોય છે તે દર્શાવે છે કે આ એક રેખીય એલિમેન્ટ છે પરંતુ એવું નથી તેની માહિતી આપણને સુપરપોઝિશન નો ઉપયોગ કરવાથી મળશે તેથી ચાલો કહીએ કે પ્ર્વાહ I1 નુ વિશિષ્ટ મૂલ્ય છે તો વોલ્ટેજVએ V0 જેટલું હશે કારણ કે તે વોલ્ટેજ સ્ત્રોત નો ગુણધર્મ છે તે હંમેશા વોલ્ટેજ V0 જાળવશે એ જ રીતે જો પ્ર્વાહ I નું મૂલ્ય 2 હોય તો વોલ્ટેજ હજી પણ V0 હશે અને જો તમે આ αI1 βI2 નું રેખીય સંયોજન લાગુ કરો છો તો વોલ્ટેજ હજી પણ V0 હશે અને આ ચોક્કસપણે રેખીય સંયોજન જેટલું નથી જે આ α Vβ છે તે વોલ્ટેજ છે તેથી તે સુપરપોઝિશન નું પાલન કરતું નથી જેનો અર્થએ છે કે તે રેખીય નથી તેથી તે લાક્ષણિક નથી તમે લાક્ષણિકતાઓમાં સીધી રેખા થી ગુંચવશો નહીં કારણ કે તે સુપરપોઝિશન નું પાલન કરતું નથી સ્વાભાવિક રીતે ફરીથી પ્રવાહ ના સ્ત્રોત માટે સમાન વોલ્ટ થાય છે IV લાક્ષણિકતાઓ એક સીધી રેખા થી બનેલી છે તે I0છે પરંતુ તે સ્પષ્ટ છે કે આ સુપરપોઝિશન ના નિયમો નુ પાલન કરતો નથી કારણ કે જો તમે ચોક્કસ વોલ્ટેજ V1 લાગુ કરો છો તો તમને પ્ર્વાહ I0મળશે જો તમે એક ચોક્કસ વોલ્ટેજ V2 લાગુ કરો છો જે V1 ની સાપેક્ષે બમણો હોય તો મને કહેવા દો કે હજી તમને તેજ કરંટ I0 મળશે જે એક જ છે અહીંયા આપણને પ્ર્વાહ બમણો મળશે નહીં તેથી સ્પષ્ટ રીતે આ પણ રેખીય નથી તેથી તે સ્પષ્ટ સ્પષ્ટ છે કે રેઝિસ્ટર એ એક રેખીય એલિમેન્ટ છે અને તે સાચો જવાબ છે પરંતુ કેટલીકવાર કેટલાક લોકો આદર્શ વોલ્ટેજ સ્ત્રોત અથવા તો કોઈ આદર્શ પ્ર્વાહ સ્રોતની સીધી લાઈન ની લાક્ષણિકતાઓ દ્વારા મૂંઝવણમાં મુકાઈ જાય છે કારણ કે તેઓ સુપરપોઝિશન ના નિયમ નુ પાલન કરતા નથી હવે તે ત્યાં જ રેખીય હશે હવે જો પ્રવાહ નું મૂલ્ય 0 જેટલું લઈએ બરાબર જે ખૂબ જ રસપ્રદ કેસ નથી તેથી અમે તે ધ્યાનમાં લઈશું નહીં પણ જો પ્રવાહ સ્ત્રોત શૂન્ય મૂલ્ય ધરાવતા પ્ર્વાહ સ્રોત છે અથવા જો વોલ્ટેજ સ્ત્રોત શૂન્ય મૂલ્યવાળા વોલ્ટેજ સ્ત્રોત છે તો તે રેખીય એલિમેન્ટો હશે હવે રેઝિસ્ટર પ્રવાહ સ્ત્રોત અને વોલ્ટેજ સ્ત્રોત ની લાક્ષણિકતાઓ માં શું તફાવત છે તેઓ બધા સીધી રેખાઓ તરીકે છે મને અહીં લખવા દો રેઝિસ્ટર ની એક લાક્ષણિકતા છે જે આ વોલ્ટેજ સ્ત્રોત ની જેમ y અક્ષ સાથે સમાંતર આ લાક્ષણિકતાઓ ધરાવે છે પ્ર્વાહ સ્રોતમાં x અક્ષ ને સમાંતર આ લાક્ષણિકતાઓ છે આ ત્રણેય સીધી રેખાઓ છે પરંતુ ફક્ત આ એક જ રેખીય છે જેનો તમે લાક્ષણિકતાઓ પરથી પણ અંદાજ લગાવી શકો છો તે સીધી રેખા હોવું પૂરતું નથી પરંતુ તે ઓરીજીન માંથી પસાર થતી સીધી રેખા હોવી જોઈએ જો તે ઓરીજીન માંથી પસાર થતી હોય તો તે તે રેખીય લાક્ષણિકતાઓ ધરાવે છે પરંતુ જો તે ઓરીજીન માંથી પસાર થતી નથી તો તે સુપરપોઝિશન ના નિયમ નુ પાલન નહીં કરે તેથી જ એમ પણ કહ્યું કે જો વોલ્ટેજ સ્ત્રોત ઓરીજીન માંથી પસાર થાય છે તો આ લાક્ષણિકતાઓ હશે અને તે જ રીતે જો પ્ર્વાહ સ્રોત પણ ઓરીજીન માંથી પસાર થતો હોય તો આ લાક્ષણિકતાઓ હશે જો ઓરિજિન માંથી પસાર થાય છે તો અન્યથા તે રેખીય નથી ચાલો આપણે ઝડપથી અન્ય બે એલિમેન્ટો નો પ્રારંભ કરીએ આપણે કેપેસિટર પર નજર કરીએ કેપેસિટરમાં I C dV dt અને જો તમારી પાસે ચોક્કસ પ્ર્વાહ I 1 છે અને કોઈ ચોક્કસ વોલ્ટેજ V1 છે જે કોઈક રીતે સમય સાથે બદલાય છે અને બીજો પ્રવાહ અને તેના કારણે બીજો વોલ્ટેજ V2 છે તો આ બધા સમયના કાર્યો છે હું તમને બતાવતો નથી આ સ્પષ્ટ રીતે છે પછી જો તમે આ વોલ્ટેજનું રેખીય સંયોજન લાગુ કરો તો એમ કહી દો કે આ αV1 β V2 રેખીય સંયોજન તરીકે છે તો તમને αV1 β V2 મળશે આ પ્ર્વાહ છે જે લીટીઓના કારણે સમય ડેરિવેટિવ તમે C α Cdv1dt β C dv2dt તરીકે બહાર કાઢી શકો છો અલબત્ત αI1 βI2 છે તેથી તે I અને 1 નું સમાન રેખીય સંયોજન છે તેથી મૂળભૂત રીતે સમય વ્યુત્પન્ન રેખીય લાક્ષણિકતાઓ તેથી ક્ષમતા એ રેખીય એલિમેન્ટ સમાન રીતે પ્રારંભિક છે જે સંબંધનું પાલન કરે છે V Ldidt પણ રેખીય છે હું તેને તમારા માટે ગૃહકાર્ય તરીકે છોડીશ તે સાબિત કરે છે તે સંબંધમાંથી ફરીથી સ્પષ્ટ હોવું આવશ્યક છે તેથી આ બંને રેખીય એલિમેન્ટો છે આપણે પછીથી જોશું આખા સર્કિટ્સની રેખીયતા અને તેમના માટે કેવી રીતે સુપર પોઝિશન લાગુ પડે છે તે જોશું અને તે માત્ર એક મિલકત નથી જે સર્કિટના ઉકેલો ને સરળ બનાવી શકે છે